બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ Engineering Drawing Computer Graphics પરના આપણાં NPTEL ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પરનાં મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 24 માં છીએ ચાલો આ ચોક્કસ ઓબ્જેક્ટના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ જોઈએ તો આ ઓબ્જેક્ટમાં આ નળાકાર ભાગ છે જેને ઉંડો કટ છે અને ત્યાં કંઈક સ્લોટ જેવું છે તેથી તે કીની ગોઠવણી તેમાં ઓબ્જેક્ટને એક દિશામાં લોક કરવા માટે કરી શકાય છે આપણે આ પ્રકારનાં ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને તેની અંદર વધુ એક કટ છે તેથી ત્યાં હોલ ઓબ્જેક્ટમાંથી પસાર થઈ નીચે સુધી હોય તે ઈચ્છિત છે અહીં એક હોલ છે જે નીચે સુધી છે અહીં પણ એક હોલ છે જે નીચે સુધી છે તેથી મટિરિયલ ફક્ત લીલો રંગ બતાવવામાં આવ્યો છે ત્યાં હાજર છે છાયાવાળો ભાગ હોલો છે અહીં પણ આ નીચે સુધી હોલો ભાગ છે અને આ ઓબ્જેક્ટને વિવિધ પરિમાણો છે આ લંબાઈ જો આપણે અહીંથી જોતા હોઈએ તો આ 152 યુનિટ છે ઉંચાઈ 45 યુનિટ છે અને આ પહોળાઈ 64 યુનિટ છે આ તે ઓબ્જેક્ટ છે જેને આપણે ડ્રોઇંગ શીટ પર રજૂ કરીશું ચાલો આપણે દેખાવો મેળવવા માટે ગ્લાસ બોક્સ મેથડનો ઉપયોગ કરીએ તે માટે સૌ પ્રથમ આપણે ઓબ્જેક્ટના જરૂરી દેખાવો નક્કી કરવા પડશે આપણે કેટલા દેખાવોની જરૂર છે સંપૂર્ણ ઓબ્જેક્ટને રજૂ કરવા માટે ફક્ત એક દેખાવ જરૂરી છે અથવા ત્રણેય દેખાવો જરૂરી છે અથવા કદાચ આપણે ઉપર નીચેની બાજુ અને ડાબી બાજુ જમણી બાજુની પણ જરૂર પડે છે આ પ્રકારની જરૂર છે તેના આધારે આપણે આ ચિત્ર બતાવવા જઈ રહ્યા છીએ એકવાર તે થઈ જાય પછી આપણે શીટ પર પસંદ કરેલા દેખાવોનો લેઆઉટ પસંદ કરવો પડશે ઉદાહરણ તરીકે આપણે તેને ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને બતાવીશું એકવાર ગ્લાસ બોક્સ પદ્ધતિ પસંદ કર્યા પછી આપણે શું કરીશું આપણે તેને પ્રથમ ક્વાડ્રંટમાં રાખીએ છીએ આ એવું બોક્સ છે જેનાં વડે આપણે કલ્પના કરીશું આ નીચે જાય છે કદાચ દિશામાં જુઓ તેથી તે સામેનો દેખાવ આપણે આ પ્લેન પર પ્રોજેક્શન તરીકે મેળવીશું તેથી તે દેખાવ આપણે અહીં સામેના દેખાવ તરીકે બતાવીશું તેથી જો આપણે ગ્લાસ બોક્સ માટે આ દિશામાં જોઈએ તો આ પરિમાણ 152 દેખાશે તેથી 152 તે દિશામાં દેખાશે એ જ રીતે ગ્લાસ બોક્સ પર કારણ કે આ સામેનો દેખાવ માટેની દિશા છે આપણે 45 ડિગ્રી અને 45 લંબાઈની આ સ્થિતિમાં હોઈશું તેથી ફરી 45 લંબાઈ આપણે જોઈ શકવાની સ્થિતિમાં હોઈશું તેથી આ સમગ્ર ઓબ્જેક્ટ આ 152 પરિમાણો અને 45 પરિમાણો વચ્ચે રહેશે પછી આપણે ગ્લાસ બોક્સ માટે ઉપરનાં દેખાવ સાથે આગળ વધીએ તેથી તેમાં આપણે 65 mm 64 mm જેવું જોવા મળશે અને આપણે તે152 mm જોઈ શકીશું તેથી 152 mm ફરીથી જોઈ શકાશે તેથી સામેનો દેખાવ માટેનું 152 અને ઉપરના દેખાવ માટેનું 152 આ રીતે એકરુપ થાય છે જો કે સામેના દેખાવમાં આપણે જે પરિમાણો જોવા મળશે તે 145 છે તેથી આ દેખાય છે ઉપરનાં દેખાવમાં આપણે ખરેખર તે ઉંડાઈને સમજી શકીએ નહીં જો કે આપણે આ પહોળાઈ જોઈ શકીએ છીએ તેથી તે 64 પરિમાણો આપણે જોઈ શકીશું અને ઈચ્છનીય છે કે કોઈપણ સામેનો દેખાવ લેઆઉટ વચ્ચેનું અંતર ઉપરનાં દેખાવથી ઓછામાં ઓછું 25 થી 4 mm હોવું જોઈએ ઓછામાં ઓછું થોડું અંતર છોડવું પડશે કોઈએ એવું નક્કી કરવું જોઈએ નહીં કે કોઈ દેખાવમાં ત્યાં અંતર હોવો જોઈએ અને હંમેશા 1 1 સ્કેલ રાખવાની ભલામણ કરવામાં આવે છે ઓબ્જેક્ટની સાઈઝ જેટલા જ પરિમાણો સાથે ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જો ઓબ્જેક્ટ ખૂબ મોટો હોય અને ડ્રોઇંગ શીટ નાની હોય ઉદાહરણ તરીકે જેમ કે હું કોઈ ડ્રોઇંગ શીટ પર એક મોટી ગગનચુંબી ઇમારતને દર્શાવવા માંગું છું ત્યારે આવી મોટી ડ્રોઇંગ શીટ્સ બનાવવી શક્ય નથી તેથી સૌથી સહેલી રીત એ છે કે આપણી Ao શીટ A1 શીટ A3 A4 આ પ્રકારની શીટ્સનો ઉપયોગ આપણે ગગનચુંબી ઇમારતને દર્શાવવા કરીએ તો પછી કુદરતી રીતે આપણે તેને નાના સ્કેલમાં કરવું પડશે કદાચ 1 24 પ્રકારનાં સ્કેલ 1 50 થી 1 100 સુધી આ પ્રકારનાં સ્કેલ વડે આપણે રજૂઆત કરીશું અને તેનો સ્પષ્ટ પણે ડ્રોઇંગ શીટ પર ઉલ્લેખ કરીશું એકવાર આ લેઆઉટ સંપૂર્ણપણે પસંદ થઈ જાય પછી સામેના દેખાવથી પ્રારંભ કરવામાં આવે છે પછી ઉપરનો દેખાવ બનાવો અને આ દેખાવો પૂર્ણ કરો તે પછી પરિમાણો અને બાકી બીજું લખો ઉદાહરણ તરીકે ચાલો આપણે અહીં જોઈએ ડ્રોઇંગ શીટ પર લઘુત્તમ ગેપ સાથે સામેનો દેખાવ બનાવ્યા પછી ઉપરનો દેખાવ બનાવવો પડશે અને તે પછી આપણે સામેના દેખાવનું ચિત્ર જોઈશું આપણે જોઈશું આ આખો કર્વ લાઈનની જેમ પ્રોજેકટ કરવામાં આવશે પછી તે બિંદુએ ફરીથી આપણે એક લાઈન જોઈશું અને આ સમગ્ર કર્વ એક જ લાઈન પર પ્રોજેકટ કરવામાં આવશે તેથી તે એક જ લાઈન હશે અને ઉપરનો આ આખો કર્વ તે લાઈન પર પ્રોજેકટ થાશે તેથી આ તેના પર જાય છે અહીં જો તમે કાળજીપૂર્વક નોંધો તો આ લાઈન અને આ અલગ અલગ સ્તરો પર અલગ છે તેથી આ ત્યાં સિલિન્ડરને પ્રોજેકટ કરે છે પરંતુ આ તે છે જે આપણે સિલિન્ડર લાઈન માંથી મેળવીશું મને ફરી એક વાર સમજાવવા દો આ એક વેલ્ડેડ પાર્ટ જેવું છે જે આપણે અહીં જોવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ સિલિન્ડર લાઈન ત્યાં આવે છે તેથી જ્યારે આપણે આ દિશામાંથી જોઈએ છીએ ત્યારે આ લાઈન દેખાશે અને આ એક વધુ લાઈન દેખાય છે તેથી તે પ્રથમ લાઈન એ વેલ્ડેડ પ્રકારનો ભાગ છે અને સિલિન્ડરમાંથી આ લાઈન આવે છે આ આખો કર્વ આ સામેના દેખાવ પર સીધી લાઈન બનશે અને આ ભાગ તે સ્તર પર આવે છે આ આખો કર્વ એક લાઈન બને છે અને અહીં આપણે એક લાઈન જેવું કંઇક જોઈએ છીએ અને ફરીથી આ આખો કર્વ પ્રોજેક્શન પર સીધી લાઈન બને છે અહીં આપણે લાઈન જેવું કંઈક જોયું જે અહીં ફરીથી ઉપરનાં ભાગે ત્યાં આવે છે તેથી આ સમગ્ર ભાગમાં જે પણ કર્વ છે તે ફરીથી ત્યાં એક લાઈન તરીકે બહાર આવે છે અને આ લાઈન આ લાઈન સાથે સુસંગત છે જે કારણે આપણી પાસે આ છે ફરીથી આ સમગ્ર સિલિન્ડરનો કર્વ ભાગ આપણને પ્રોજેક્શન પર કોઈ સીધી લાઈનની જેમ દેખાય છે આ લાઈન તરીકે બહાર આવે છે હવે ત્યાં હોલ જેવું કંઈક છે તેથી અહીં ત્યાં ડેશ લાઈન હોવી જોઈએ તેથી આપણી પાસે અહીં ડેશ લાઈન છે કારણ કે તે એક નળાકાર ઓબ્જેક્ટ છે ત્યાં એક અક્ષ છે તેથી ત્યાંથી ડેશ ડોટ લાઈન પસાર થાય છે અહીં આપણી પાસે સંપૂર્ણ રજૂઆત છે તેથી તે જ કારણ છે કે આપણે તેને ડેશ લાઈન દ્વારા દર્શાવીએ છીએ અને ત્યાં હોલ પણ છે જે સ્લોટ કટની જેમ છે તેથી આપણે જે બતાવીએ છીએ તે આ આખો લંબચોરસ ભાગ આપણે આ ક્ષેત્રની બહાર કાઢેલો છે જેને બે ડેશ લાઈન દ્વારા બતાવીશું એ જ રીતે આ આખો સ્લોટ આ ક્ષેત્રની બહાર કાઢેલો છે ત્યાં એક ચાપ છે તેથી ત્યાં કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ તેથી ફરીથી આપણે અહીં અક્ષ તરીકે બતાવીએ છીએ ત્યાં આ એક કર્વ ત્રિજ્યા છે તેથી ફરીથી કેન્દ્ર દર્શાવવાં માટે આપણે તેને ડેશ ડોટ લાઈન દ્વારા બતાવીએ છીએ અને આ સ્લોટ ત્યાં સુધી છે તેથી આપણે તેને ડેશ વડે બતાવીએ છીએ જ્યાં પણ મટિરિયલ દૂર કરેલું છે તે ભાગ પૂરતું આપણે તે ઓબ્જેક્ટમાં ડેશ વડે બતાવીએ છીએ જ્યારે પણ ત્યાં કેન્દ્ર અને ત્રિજ્યા તે દિશામાંથી બહાર કાઢવામાં આવ્યું હોય ત્યારે આપણે તેને એક અક્ષ દ્વારા બતાવીએ છીએ જે તે ઓબ્જેક્ટમાંથી બહાર આવે છે એક્સ્ટેંશન પ્રકારની લાઈન ની જેમ આપણે આ સામેના દેખાવ માટે બતાવીશું હવે તેને ગ્લાસ બોક્સ પ્લેન પર પ્રોજેક્ટ કરો અને તે પ્લેનને ફ્લિપ કરો ત્યારબાદ આપણી પાસે ઉપરનો દેખાવ હશે હવે જો તમારે ઉપરના દેખાવ માટે પ્રોજેક્શન મેળવવું હોય તો આને અનફોલ્ડ કરો અને ઉપરનો દેખાવ આવે છે ત્યાં આ એક વર્તુળ ત્યાં એક વર્તુળની જેમ બહાર આવે છે તેથી સિલિન્ડરનો ઉપરનો ભાગ આનાં જેવો દેખાય છે તે આ છે ત્યાં અંદર એક અર્ધ વર્તુળ પ્રકારનું છે આ અર્ધ વર્તુળ છે જે આપણે જોઈએ છીએ અને ત્યાં ક્ષેત્રની બહાર કાઢેલું છે આ ક્ષેત્રની બહાર કાઢેલું જે આપણે જોઈશું પછી ઉપરના દેખાવમાં અન્ય બહાર કાઢેલો ઝોન અવલોકન કરીએ છીએ તે આ છે આ બે ત્રિજ્યાવાળા વર્તુળો છે જેની અક્ષ આ રીતે પસાર થાય છે અક્ષ તે રીતે પસાર થઈ રહી છે તેથી આપણે તેને ડેશ ડોટ લાઈનથી બતાવીએ છીએ મોટી ડેશ લાઈન નાના ડેશને અનુસરે છે આ રીતે મોટી ડેશ નાની ડેશ રીતે આપણે અક્ષને દર્શાવીએ છીએ તેથી અહીં તે મોટા ડેશ નાના ડેશ ફરીથી મોટા એક નાના મોટા એક નાના અને મોટા હવે તે એક નળાકાર પદાર્થ જેવું છે જેને આ ત્રિજ્યા છે વધુમાં લંબગોળ પ્રકારના ભાગ માટે ફરીથી ડેશ પછી ડોટ ડેશને અનુસરે છે હવે આ સંપૂર્ણ લંબગોળ પ્રકારનો સ્લોટ અહીં આવે છે તેથી ત્યાં એક લંબચોરસ ભાગ આ અર્ધવર્તુળ ભાગ સાથે સંકળાયેલ છે આ રીતે આપણે ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉપરનો દેખાવ બનાવીશું એકવાર તે થઈ જાય આપણે જ્યાં મહત્તમ પરિમાણોને દર્શાવી શકીએ ત્યાં આપણે મહત્તમ પરિમાણોને તે ઓબ્જેક્ટ પર બતાવીશું હવે તે જરૂરી નથી કે સામેનો દેખાવ હંમેશાં આ દિશામાં હોય તે જરૂરી નથી કે સામેનો દેખાવ તેને જ માનવામાં આવે આપણે હંમેશાં ત્યાં સામેનો દેખાવ પસંદ કરી શકીએ જ્યાંથી આપણે મહત્તમ પરિમાણો મેળવી શકીએ આ સ્થિતિમાં જો આ સામેનો દેખાવ હોય તો નીચેનાં દેખાવને આપણે ક્યાં બતાવીએ છીએ તેથી નીચેનો દેખાવ નીચે આવે છે તેથી તે નીચેનો દેખાવ પણ હોઈ શકે છે પરંતુ એકવાર આપણે તેને સામેના દેખાવ માટેની દિશા તરીકે નક્કી કરીશું પછી ગ્લાસ બોક્સ પદ્ધતિ માટેનો આ સામેનો દેખાવ આ ઉપરનો દેખાવ છે પછી બાજુનો દેખાવ માટે જો આપણે તે પ્લેન પરના પ્રોજેક્શનને જોઈશું તો આ ગ્લાસ બોક્સ પદ્ધતિ માટે તે દેખાવ અહીં આવે છે ચાલો આ પ્રોજેક્શન માટે થોડી ટીપ્સ જોઈએ સૌ પ્રથમ તે ઓબ્જેક્ટને શ્રેષ્ઠ સ્થાન તરફ દોરી જવું તે ઓબ્જેક્ટને નેચરલ સ્થિતિમાં મૂકો તે પછી ઓર્થોગ્રાફિક દેખાવો તે ઓબ્જેક્ટની સાચી સાઇઝ દર્શાવતું હોવું જોઈએ અને તે આપણને શક્ય હોય તેટલું ઓબ્જેક્ટનો સાચો આકાર પણ બતાવતું હોવું જોઈએ ઉદાહરણ તરીકે અહીં આપણે બે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ બતાવી રહ્યા છીએ એક સારું છે ત્યાં કંઈ ખોટું નથી શું સારું છે શું ખોટું છે તે આપણે નક્કી કરવાનું છે ઉદાહરણ તરીકે અહીં એક બેરિંગ જેવું કઈક હાજર છે જે 3D બેરિંગ પ્રકારનો આકાર છે અને આપણે તે નક્કી કરવું પડશે કે દેખાવો ક્યાં છે શરૂઆતમાં આ બેરિંગને તે દિશામાં થોડી ફેરવીએ છીએ અને જો આપણે ગ્લાસ બોક્સ મેથડ માટે બોક્સ બનાવી આ બેરિંગને આ દિશા તરફ કરી તેની પર પ્રોજેકટ કરતાં તે સામેનો દેખાવ છે એ જ રીતે તેને ઉપરના દેખાવ માટે પ્રોજેક્ટ કરો તેને જમણી બાજુ પ્રોજેક્ટ કરો કંઈ ખોટું નથી જો કે તે દેખાવોનું નિર્માણ થોડું મુશ્કેલ છે તેથી તે એક સારો વિચાર નથી તેથી આવી પ્રકારની બાબતોને ટાળો તેના બદલે આપણે શું કરી શકીએ આ ઓબ્જેક્ટને એક ખાસ વસ્તુમાં ફેરવો તેથી નેચરલ પ્રોજેક્શન સ્થિતિ પસંદ કરો કદાચ તેને થોડું એવી રીતે ફેરવો કે જેથી તે ગ્લાસ બોક્સની પદ્ધતિ સાથે ગોઠવાય આ પ્રારંભિક રૂપરેખાં છે તેને એવી રીતે ફેરવો કે આપણે મહત્તમ દેખાવો જોઈ શકીએ અને દેખાવો મેળવી પણ શકીએ જો આપણે તે રીતે કરીએ તો તે આપણા માટે સરળ બને છે તેથી આ પદ્ધતિ સારી છે હવે આપણે એ નક્કી કરવા માટે સામેનો દેખાવ પસંદ કરવો પડશે કે ઓબ્જેક્ટના સૌથી લાંબા પરિમાણને સામેનો દેખાવમાં પહોળાઈ તરીકે દર્શાવવું જોઈએ તો ચાલો કોઈ પણ દેખાવ બનાવવા માટે આ કેટલીક ટીપ્સ જોઈએ અને પસંદ કરેલા સામેના દેખાવમાંથી પ્રોજેકટ કરવામાં આવેલા કોઈપણ દેખાવો નેચરલ સ્થિતિમાં હોવા જોઈએ આ તે બે ટીપ્સ છે જેને કોઈપણ અનુસરી શકે છે ચાલો આ ટીપ્સ જોઈએ ઉદાહરણ તરીકે આપણે કાર ઓટોમોબાઈલ કાર માટેનાં દેખાવો બનાવવાં માંગીએ છીએ જો આપણે નીચેની બાજુથી જોઈને દેખાવો બનાવી રહ્યા હોઈએ તો કદાચ કાર આની જેમ દેખાશે આ નીચેનો દેખાવ ડાબી જમણી આપણે કાર કેવી રીતે રાખીશું તેના પર આધાર છે ઉદાહરણ તરીકે ચાલો આપણી કાર આવાં આકારની છે તેમ ધ્યાનમાં લઈએ જો હું આને સામેના દેખાવ તરીકે પસંદ કરું તો તે દેખાવને પસંદ કરવાની નેચરલ રીત છે આ દેખાવોમાંથી કોઈ પણ એક પસંદ કરી શકાય છે જો કે આ ચિત્ર માટે આ યોગ્ય નથી તેથી તમારી પાસે આ પ્રકારનું સહજ જ્ઞાન હોવું જોઈએ કે તે કારને જોવાની આપણી નેચરલ રીત કઈ છે અને તેને સામેના દેખાવ તરીકે લેવું જોઈએ તેથી જો આપણે આને સામેના દેખાવ તરીકે પસંદ કરી રહ્યા હોય તો આ કાર માટે આ નેચરલ નથી ઉદાહરણ તરીકે જો હું આને સામેનો દેખાવ કહું અને તે કારની નીચેથી જો હું ખરેખર તે કાર તરફ જોવાં ઈચ્છું તો તે આ રીતે છે તો આ સાચો રસ્તો નથી બાજુનો દેખાવ માટે જો આપણે તેને તે રીતે લઈએ તો આ સાચો રસ્તો નથી તેના બદલે આપણે એ જ કાર માટે શું કરી શકીએ આને આપણે કારનો સામેનો દેખાવ કરી શકીએ તેથી ગ્લાસ બોક્સ મેથડમાં કાર બોક્સમાં કોઈપણ એંગલ પર હોઈ શકે છે પરંતુ જો આપણે નક્કી કરીએ કે આ સામેનો દેખાવ છે તો મારે કારને તે દિશામાં મૂકવી પડે તેથી કાર તે રીતે ત્યાં છે તેથી જ્યારે આપણે ઉપરનો દેખાવ બનાવવાનો પ્રયાસ કરતાં હોય ત્યારે તે આમાંથી પસાર થાય છે તેથી આ સામેનો દેખાવ છે ઉપરનો દેખાવ આવો આવ્યો છે વ્હીલ્સ અહીં છે નકશો આ વ્હીલ્સ સાથે મેળ ખાય છે આ વિન્ડશિલ્ડ છે જે આપણી પાસે છે આ આખો ઉપરનો ભાગ વિન્ડશિલ્ડ છે જે આની સાથે એકરુપ છે તેથી કારની આ લાઈન આની સાથે એકરુપ છે કારનો ઉપરનો ભાગ ત્યાં છે તે ત્યાં જ પૂરો થાય છે ફરીથી આ ભાગ ત્યાં ત્રાસ સાથે બંધબેસે છે અને આ વ્હીલ્સ અહીં બહાર આવે છે તેથી કાર માટે કોઈ ખરેખર શું દોરી શકે તેનો આ ઉપરનો દેખાવ છે બાજુનો દેખાવ માટે આપણે ત્યાંથી જોવું પડે અને તે ત્યાં પ્રોજેક્ટ થાય છે અને આપણે જે ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે આ છે જે આપણે ખોલવા માંગીએ છીએ તેથી બાજુનો દેખાવ આ દિશામાં આવે છે બીજી ટીપ એ છે કે તેમાં સામેનો દેખાવ માટે છુપાયેલા લાઇનોની સંખ્યા સૌથી ઓછી છે તેથી શક્ય તેટલી ઓછી છુપાયેલ લાઇનો આપણે તેને તે સામેનો દેખાવમાં લાવવી જોઈએ આ રીતે પણ આપણે તે દેખાવને સામેના દેખાવ માટે સંપૂર્ણ રીતે શોધી શકવાની સ્થિતિમાં છીએ ચાલો આ સરળ ઓબ્જેક્ટને જોઈએ જો આપણે આને સામેના દેખાવ તરીકે પસંદ કરી રહ્યા હોય ત્યાં કોઈ છુપી લાઈનો નથી જે આપણે જોવાની સ્થિતિમાં હોઈશું આ સામેના દેખાવ માટે જો તમે જોતા હોય કે આપણે જે જોઈએ છીએ તે છે આ ઓબ્જેક્ટમાં સ્ટેપ તરીકે છે અને તે ત્યાંથી નકશા તરફ જાય છે ત્યાં આ લાઈનો તેની સાથે એકરુપ થાય છે અને ફરીથી આ લાઈનઓ તે રીતે સુસંગત થશે તેથી જો આપણે સામેનો દેખાવ દોરતા હોઈએ તો તે ત્યાં આવે છે ત્યાં એક ખાલી ભાગ છે અને આ તે ભાગમાંથી પસાર થાય છે અને ઉપરનું ત્યાં આવે છે ત્યાં એક હોલ છે પરંતુ આ હોલ ત્યાં ડેશ લાઈન દ્વારા રજૂ થાય છે આપણે જે જોવા જઈશું તેનો આ સામેનો દેખાવ છે સમાન કેસમાં ઉપરનાં દેખાવ માટે જો તમે ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો આ લાઈન ત્યાં આવે છે આ લાઈનો ત્યાંથી પસાર થઈ અહીં આવે છે આપણે જોઈશું આ લાઈન છે આ વર્તુળ તે જે હોય તે ત્યાં છુપાયેલી લાઈન તરીકે આપણે ત્યાં જોઈશું અને આ બાકીનો ભાગ આપણે તે રીતે ઉપરના દેખાવમાં જોઈશું આ આખો બ્લોક ઉપરનાં દેખાવ માટે છે તેમાં દર્શાવેલ આ વર્તુળને આપણે જોઈશું તે રીતે ખરેખર આપણે ગ્લાસ બોક્સનો ઉપયોગ કરીને આ ઉપરનો દેખાવ બનાવી શકીએ બાજુનો દેખાવ જો આપણે તે મેળવવા માંગતા હોય તો ચાલો જોઈએ કે આ આખો ઓબ્જેક્ટ આ લાઈનો દ્વારા ઘેરાયેલ હશે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે અહીં આ પ્રકારનો બ્લોક છે જે આ છે પછી તે થોડુંક ઉપર L આકાર જેવું આવે છે અને તે રીતે પસાર થાય છે અને તે ત્યાં આવે છે ત્યાં છુપાયેલ લાઈન છે અને ત્યાં પણ છુપાયેલ લાઈન છે તેથી આ તે બાજુનો દેખાવ છે જે આપણે રજૂ કર્યો છે તેથી જો આપણે તે તરફ જોઈએ તો જો આપણે આ દિશામાં સામેનો દેખાવ પસંદ કરીએ આપણે જે જોઈએ છીએ તે આ વર્તુળને ત્યાં દર્શાવવામાં આવશે તેથી આપણે ડેશ ડોટ લાઈન નો ઉપયોગ કરી શકીએ અને ત્યાં માત્ર આંતરિક છુપાયેલો ભાગ બહાર આવે છે અને આપણી પાસે આ મહત્તમ પરિમાણો અહીં રજૂ થાય છે અને છુપાયેલ લાઈનો ફક્ત ત્યાં જ હશે જો આપણે તેને સામેના દેખાવ તરીકે પસંદ નહીં કરીએ પરંતુ જો તમે આ પાછળની બાજુને સામેના દેખાવ તરીકે પસંદ કરો તો આકૃતિ આ રીતે હશે તે સ્થિતિમાં આપણે શું કરવું આ વર્તુળ દેખાશે જો કે આ લાઈન જે પાછળની બાજુથી દેખાતી નથી આપણે તેને છુપાયેલી લાઈન દ્વારા બતાવવી પડશે જો આપણે આ દેખાવને પસંદ કરીએ તો આ વર્તુળ પણ દેખાશે નહીં તેથી ફરીથી આપણી પાસે ડેશ લાઈન હશે એનો અર્થ એ કે જો આપણે આ દેખાવને પસંદ કરીએ તો એક છુપાયેલ લાઈન અને બીજી છુપાયેલ લાઇનો ત્યાં દર્શાવવી પડશે જો આપણે આને સામેના દેખાવ તરીકે પસંદ કરી રહ્યા હોય તો આપણી પાસે ફક્ત એક જ છુપાયેલી લાઈન છે તેથી ટીપ દ્વારા સૌથી ઓછી છુપાયેલી લાઈનો તરીકે પણ આ સામેનો દેખાવ પસંદ કરવાનું નક્કી કરે છે તેથી આ દિશામાં આપણે તેને પસંદ કરવું પડશે આની તુલનામાં સામેનો દેખાવ પસંદ કરવા માટે આ એક સારી પસંદગી છે ત્યાં કંઈ ખોટું નથી પરંતુ સામેનો દેખાવ તરીકે પસંદ કરવાની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અનુસાર સૌથી ઓછી છુપાયેલ લાઇનોની સંખ્યા હોવી જોઈએ અને સામેના દેખાવમાં શક્ય તેટલી વિગતો દર્શાવતું હોવું જોઈએ બીજી ટીપ એ સંકળાયેલા દેખાવોને પસંદ કરવા જેમાં છુપાયેલા લાઈનોની સંખ્યા બહુ ઓછી હોય તેવો દેખાવ પસંદ કરો તે માટે જો આપણે આને સામેના દેખાવ તરીકે પસંદ કરી રહ્યા હોય તો સંકળાયેલો દેખાવ આ દિશામાં હોઈ શકે છે તે આ દિશામાં પણ હોઈ શકે છે ફરીથી તે જ વાત આપણે છુપાયેલી લાઇનોની સૌથી ઓછી સંખ્યા પસંદ કરવી જોઈએ આ સામેનો દેખાવ છે જે આપણે પસંદ કરી રહ્યા છીએ જેમાં આનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ અથવા આનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તે જોઈશું જો આપણે આ પસંદ કરીએ તો છુપાયેલ લાઈનો આવી રીતે આવે છે અને ફરીથી છુપાયેલ લાઈનો તે રીતે આવે છે તેથી આ દેખાવો માટે બે છુપાયેલી લાઈનો છે જો આપણે જોવા માટે આ દિશા પસંદ કરીએ તો આપણે આને છુપાયેલા તરીકે રજૂ કરવું પડશે આ પણ છુપાયેલું છે અને આ પણ છુપાયેલું છે એનો અર્થ એ કે આપણી પાસે 1 2 અને 3 છુપાયેલી લાઈનો છે તેથી સ્વાભાવિક રીતે આ યોગ્ય દેખાવ નથી અને આપણે જે પસંદ કરવાનું છે તે આ સારો દૃષ્ટિકોણ તરીકે છે તેથી આનો ઉપયોગ કરવો જોઈએ નહીં તે જ રીતે નીચેનો દેખાવ અથવા ઉપરનો દેખાવ માટે ફરીથી સૌથી ઓછી સંખ્યામાં છુપાયેલી લાઈનો વાળો દેખાવ આપણે ઉપયોગમાં લેવાનો છે તેથી જો આપણે આ દેખાવ પસંદ કરીએ તો છુપાયેલ લાઈનો આમ આવે છે જે તે છે આ દેખાય છે તેથી આપણે તેને તે રીતે રજૂ કરીએ છીએ પરંતુ જો આપણે અહીંથી નીચેનો દેખાવ પસંદ કરીએ તો આ છુપાયેલું છે તેથી આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે આ છુપાયેલ છે આ પણ છુપાયેલું છે તેથી નીચેના માટે આ પણ છુપાયેલું છે તેથી આનીસાથે જો આપણે આની તુલના કરીએ અહીં બે છુપાયેલી લાઈન છે અહીં એક છુપાયેલ લાઈન તેથી આપણે આને દેખાવ તરીકે પસંદ કરતા નથી પરંતુ આપણે આ દેખાવને પસંદ કરીએ છીએ તેથી આ અયોગ્ય છે અને આ પણ અયોગ્ય છે તેથી આપણે જે ડ્રોઈંગ શીટ માટે પસંદ કરીએ છીએ તે આ છે આપણે આ દેખાવો પણ બતાવી શકીએ પરંતુ જ્યારે આપણી પાસે આ સામેનો દેખાવ ઉપરનો દેખાવ અને બાજુનો દેખાવ હોય ત્યારે આની જરૂરી નથી આ આખા 3D ઓબ્જેક્ટને રજૂ કરવા માટે તે પૂરતા છે ઓછી સંખ્યાનાં દેખાવો હંમેશાં સારા રહે છે તેથી જો આપણે નેચરલી રીતે સામેનો દેખાવ બનાવી રહ્યા હોય તો ઉપરનો દેખાવ અને સાઇડનો દેખાવ તે રીતે બને છે જો આપણે નજીકથી જોઈએ તો હોલની માહિતી જેવી કે વ્યાસ કેટલો છે તે અલગ દેખાવમાં મૂકવામાં આવે છે અહીંથી આપણે તે જાણવાની સ્થિતિમાં હોઈશું એ જ રીતે તે એક છેડાથી કેટલું દૂર છે તે પણ આપણી પાસે હશે અને ઉપરના દેખાવથી આપણે સ્પષ્ટપણે સમજી શકીશું કે તે ગોળ હોલ અથવા લંબગોળ હોલ છે અને તેનાં પરિમાણો શું છે તેથી બધી માહિતી આપણાં સામેના દેખાવ અને ઉપરનાં દેખાવ દ્વારા આપવામાં આવે છે બાકીની માહિતી આપણે બાજુના દેખાવ પરથી મેળવીશું આ પદાર્થ માટે કેવી રીતે થાશે એના વિશે વિચારો સૌ પ્રથમ આપણે કોઈ ઓબ્જેક્ટને એવી રીતે દર્શાવવો પડશે કે તેને ગ્લાસ બોક્સમાં યોગ્ય રીતે રહે અને આપણાં દેખાવો સરળ બને બીજું આપણે તે દેખાવોમાંથી સામેનો દેખાવ પસંદ કરવો પડશે એકવાર તે થઈ જાય પછી આપણે તેની સાથે સંકળાયેલાં દેખાવો બનાવીશું આ દેખાવોને બનાવવાં માટે થોડો સમય લો તેના વિશે વિચારો ઉદાહરણ તરીકે જો આપણે આને સામેના દેખાવ અને આને ઉપરના દેખાવ તરીકે પસંદ કરીએ તો કેટલાક પરિમાણો યોગ્ય નહીં હોય તેથી ઓબ્જેક્ટ તે રીતે દર્શાવવામાં આવે છે કે જો હું આને સામેના દેખાવ તરીકે પસંદ કરૂ આપણી પાસે ફરી વર્તુળ હશે અને આ સમગ્ર લંબચોરસ બ્લોક તે રીતે બનશે ઉપરનાં દેખાવ માટે જો આપણે તે દિશામાંથી જોઈએ તો આ સંપૂર્ણ આના જેવું લાગે છે બધા પરિમાણો માટે પૂરતી જગ્યા નથી આપણે તેને યોગ્ય રીતે દર્શાવવાની સ્થિતિમાં નથી તેના બદલે આપણે શું કરી શક્યા હોત ઓબ્જેક્ટને એવી રીતે પસંદ કરો કે ઉપરનો દેખાવ દર્શાવવાને બદલે સામેનો દેખાવ આવો હોય આપણે બાજુનો દેખાવ દર્શાવી શકેએ તેથી બાજુનો દેખાવ આવો હશે આ ઓબ્જેક્ટ વિશે મહત્તમ વિગતો આપે છે અહીં તે સિમેટ્રિક પ્રકારના ઓબ્જેક્ટ જેવું લાગે છે જો કે તે ચિત્રમાં રહેલું ઓફસેટ સ્પષ્ટ રીતે બતાવે છે અને તે બતાવે છે કે આપણી પાસે કેટલાક ભાગો છે તેથી આની તુલનામાં આ એક સારી રજૂઆત છે એ જ રીતે આપણે તે દિશાને પણ સામેનો દેખાવ તરીકે ઉપયોગ કરી શકીએ સામેનો દેખાવ આપણે તે દિશામાં પણ ઉપયોગ કરી શકીએ તેથી જે સારું લાગે તે અને તમને બીજી બાજુનાં દેખાવમાં મહત્તમ પરિમાણો આપે છે અને ન્યુનતમ છુપાયેલી લાઈનો છે જેથી આપણે તેને સામેના દેખાવ અને તેને અનુરૂપ બાકીનાં દેખાવ તરીકે પસંદ કરી શકીએ અહીં જો આપણે આને સામેના દેખાવ તરીકે જોઈએ આપણે શું કરી શકીએ તે આ ઓબ્જેક્ટને તે રીતે ફેરવો તેથી તે આ રીતે આવે છે તેથી તેને 90 ડિગ્રી જેટલું સંપૂર્ણ ફેરવો તે ફેરવ્યા પછી આપણને જે મળશે તે સામેનો દેખાવ છે અને તે ઓબ્જેક્ટના સાઇડ માંથી જોયા પછી આપણે જે પણ દેખાવ મેળવીશું તે આ છે તેથી આ લેક્ચરના અંતે તમારે ઓબ્જેક્ટના આધારે આ ઉદાહરણોનું અનુમાન લગાવવું પડશે કોઈપણ ઓબ્જેક્ટને માઉસ કદાચ તમારી પેન કદાચ કોઈ ડ્રોઈંગ શીટ સ્કેલ પસંદ કરો આ વસ્તુઓને જુદા જુદા દ્રષ્ટિકોણ પર રાખો ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને સામેનો દેખાવ શું હોઈ શકે બાજુનો દેખાવ શું હોઈ શકે ઉપરનો દેખાવ શું હોઈ શકે નીચેનો દેખાવ શું હોઈ શકે તે જોવાનો પ્રયાસ કરો આ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વિશે વધુ માહિતી આપણે આવતા લેક્ચરમાં જોઈશું તમારો ખુબ ખુબ આભાર